મેગ્નેટોસ્ટેટિક્સનો પરિચય બાયો સાવર્ટનો નિયમ આપણે અત્યાર સુધી ઇલેક્ટ્રોસ્ટેટિકસ વિશે વાત કરી જે ચાર્જીસ ને કારણે મુખ્યત્વે ઇલેક્ટ્રીક ફિલ્ડ થી સંબંધિત છે આપણે હવે મેગ્નેટોસ્ટેટિક્સ વિશે ચર્ચા કરીશું અને જોઈશું કે ચુંબકીય ક્ષેત્ર સાથે કેવી રીતે વ્યવહાર કરી શકાય છે તમને થોડી પૃષ્ઠભૂમિ આપવા માટે ચુંબકીય ક્ષેત્ર એ ચુંબકના લીધે મળે છે અને જો કોઈએ બાર મેગ્નેટ જોયું હોય તમે કદાચ તે શાળામાં જોયું હશે તેમાં બે બાજુ N અને S હોય છે અને તેની આજુબાજુની ફિલ્ડ લાઇન્સ આના જેવી દેખાતી હોય છે તમે ફિલ્ડ લાઇન્સ કેવી રીતે દોરશો યાદ કરો ઇલેક્ટ્રોસ્ટેટિકસમાં તેને ઇલેક્ટ્રીક ફિલ્ડ દ્વારા ચાર્જ પર લાગતા બળ દ્વારા રજૂ કરાય છે મેગ્નેટોસ્ટેટિક્સમાં ચુંબકીય ક્ષેત્રને મેગ્નેટિક કમ્પાસ નીડલ પરના ટોર્ક દ્વારા ઓળખવામાં આવે છે તેથી જો તમે તેને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો તે ફરે છે અને તેના દ્વારા મને ખબર પડે છે કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર છે તો આ ચુંબકીય રેખાઓને દોરવા માટે એક હોકાયંત્ર મૂકવામાં આવે છે અને હોકાયંત્રની દક્ષિણથી ઉત્તર તરફ જતા તીર દોરવામાં આવે છે હવે એવું મળ્યું છે કે આ ચુંબકીય રેખાઓ ઇલેક્ટ્રીક ડાયપોલ ને લીધે ઇલેક્ટ્રીક ફિલ્ડ ને અનુસરે છે તેથી મેગ્નેટીક ડાયપોલને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અહી ચુંબકીય ક્ષેત્રને B દ્વારા દર્શાવવામાં આવ્યું છે BC3 m r r mr3 છે અહીં C એ અચળ છે અને m એ નેટ મેગ્નેટીક ડાયપોલ મોમેન્ટ છે આ આપણે જે રીતે ઇલેક્ટ્રીક ડાયપોલ માટે ઇલેક્ટ્રીક ફિલ્ડને વ્યાખ્યાયિત કર્યું છે તેના જેવું જ છે જે E14π03 p r r pr3 હતું મેં 14π0 ને ચુંબકીય ક્ષેત્રના કેસમાં C દ્વારા રજૂ કરેલ છે તો આ એક બાબત છે BC3 m r r pr3 બીજી વસ્તુ જે ચુંબકીય ક્ષેત્ર વિશે અવલોકન કરવામાં આવે છે તે એ છે કે ત્યાં એવા કોઈ પોઈન્ટ્સ નથી હોતા કે જ્યાં ફિલ્ડ કન્વર્જ અથવા ડાયવર્જ થાય તેનો અર્થ એ કે જો કે ઇલેક્ટ્રીક ફિલ્ડમાં તમે જોયું કે ચાર્જ q તમને આ રીતે ફિલ્ડ લાઇન આપે છે ચુંબકીય કેસમાં તમને એવો પોઇન્ટ ક્યારેય નથી મળતો જ્યાં આમ થાય છે મેગ્નેટીક ફિલ્ડ લાઇન્સ હંમેશાં એકબીજા પર બંધ રહે છે અને આનો અર્થ એ છે કે ત્યાં ચાર્જીસથી વિપરીત કોઈ ફ્રી મેગ્નેટીક પોલ હોતા નથી તેથી આ એક તફાવત છે જો કે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ ડાયપોલના ઇલેક્ટ્રીક ફિલ્ડના સમીકરણ જેવું જ લાગે છે પરંતુ અહીં કોઈ ફ્રી મેગ્નેટીક પોલ્સ નથી એક વસ્તુ જે તમે નોંધો કે B નું ડાયવર્જન્સ B હંમેશાં શુન્ય હશે કારણકે ડાયવર્જન્સ સોર્સ નો સંદર્ભ આપે છે અને આ કેસમાં કોઈ પણ સ્વતંત્ર સોર્સ નથી જ્યાંથી બધી લાઇન્સ આવે છે અથવા જ્યાંથી બધી લાઇન્સ કન્વર્જ થઈ રહી છે B ના કર્લ B વિષે શું જો હું લાઇન્સ પર નજર કરું તો એવું લાગે છે કે તેઓ ક્યારેય પોતાને ક્લોઝ કરતી નથી જો ચોક્કસ ફિલ્ડ લાઇન્સ પોતાને ક્લોઝ ન કરે તો તેનો અર્થ એ છે કે B dl ≠ 0 હશે અને તેથી સ્ટોક્સ થીયરમ દ્વારા B ≠ 0 હશે dl ≠ 0 B ≠ 0 તેથી આ અવલોકનોથી આપણે જોઈએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર અથવા ડાયપોલ્સ માટે હું લખી શકું છું કે B04π3 m r r mr3 છે ત્યાં કોઈ મેગ્નેટીક મોનોપોલ્સ નથી અને તેથી B નું ડાયવર્જન્સ B0 છે લાઇન્સ પોતાના પર ક્લોઝડ છે તેથી B નું કર્લ B ≠ 0 છે એનો અર્થ એ પણ છે કે હું B Vmag લખી શકતો નથી ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ અહીં જ બંધ થઈ ગયો હોત જો કોઈ નવું જોડાણ ન મળ્યું હોત અને તે જોડાણ ઓર્સ્ટેડ દ્વારા મળ્યું જેણે શોધ્યું કે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતપ્રવાહો દ્વારા ઉત્પન્ન થાય છે તો આગામી પ્રાયોગિક અવલોકન એ છે કે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતપ્રવાહો દ્વારા ઉત્પન્ન થાય છે એટલું જ નહીં આ કેવી રીતે છે તે સમીકરણ દ્વારા પણ શોધી શકાશે તેથી જો મારી પાસે કરંટ લૂપ હોય જે કરંટ I અથવા મોટા કરંટ એલિમેન્ટનું વહન કરે છે તમને યાદ હશે કે તે હંમેશાં પોતાના પર ક્લોઝ રહે છે તો પછી બિંદુ r પર કુલ B04πI dl × r rr r3 છે એમ લખી શકાય છે B04πI dl × r rr r3 તો ચાલો જોઈએ તેનો અર્થ શું થાય છે ધારો કે હું અહીં પ્રથમ કેસ જોઉં છું પ્રથમ લૂપ અહીં છે અને હું આ પોઇન્ટ પર ફિલ્ડ જોઈ શકું છું જે અંતરને આપણને r કહીએ હવે હું શું કરીશ હું કરંટ dI ની દિશામાં અહીં એક નાનો એલિમેન્ટ લઈશ તેથી કરંટ અથવા dl દિશા કરંટની દિશા નક્કી કરે છે કે dl કઈ દિશામાં હશે આ r પર છે અહીંથી વેક્ટર અને મારી પોઝીશન સુધી કે જ્યાં હું ચુંબકીય ક્ષેત્ર શોધવા માંગું છું તે r r છે હું આ બધી નાની નાની વસ્તુઓ ઉમેરીને ગણતરી કરીશ અને તેમને એક સાથે ઉમેરીશ અને તે મને નેટ ચુંબકીય ક્ષેત્ર આપે છે તેથી આ બિંદુએ જો હું dl લઉં જે આ કાગળના પ્લેન ની દિશામાં છે તો આ r ની દિશા છે તેથી જો હું dl × r લઈશ તો તે મને અંદર જતી દિશાનું ફિલ્ડ આપશે તો આ અંદરની બાજુનું ફિલ્ડ આપશે અને જો હું આ આખી લૂપને લીધેના આ નાના નાના યોગદાન ઉમેરીશ અને તે મને નેટ ચુંબકીય ક્ષેત્ર આપે છે આ બાયો સાવર્ટના નિયમ તરીકે ઓળખાય છે એક વાત મારે અહીં દર્શાવવી જોઈએ કે આ નિયમ ફક્ત સ્થિર વિદ્યુતપ્રવાહો માટે જ માન્ય છે સ્થિર કરંટ એટલે કે જે કરંટ સમય સાથે બદલાતો નથી જો કરંટ સમય સાથે બદલાય તો કંઈક નવી ટર્મ્સ આવશે જે આપણે પછી જોઈશું અત્યારે સ્થિર વિદ્યુતપ્રવાહ માટે તમે જોશો કે ચુંબકીય ક્ષેત્ર આ સૂત્ર દ્વારા આપવામાં આવે છે હવે આના પછી તમેં આના પર આગળ ઘણો અભ્યાસ કરી શકો છો કારણકે હવે તમારી પાસે એક સમીકરણ છે જેમાંથી તમે ચુંબકીય ક્ષેત્રના વિવિધ ગુણધર્મો મેળવી શકો છો તો આનાથી ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ ઘણો આગળ વધ્યો છે ચાલો બાયો સાવર્ટ નિયમના કેટલાક ઉદાહરણો લઈએ પ્રથમ ઉદાહરણ તરીકે હું લાંબો વાયર લઉં છું જે બહારથી x અંતરે ક્લોઝ થઈ શકે છે તેથી તે આના પર અસર કરશે નહીં અને હું x અંતર પર ફિલ્ડની ગણતરી કરવા માંગુ છું જે X દિશામાં છે અને આ વાયરની દિશા Y છે હું વાયરથી x જેટલા અંતર પર ફિલ્ડની ગણતરી કરવા માંગુ છું આપણે આ પ્લેનને XY પ્લેન તરીકે લઈએ છીએ જો હું એક નાનો એલીમેન્ટ dl લઉં તો તેનું x અને y થી અંતર x2y2 બનશે તેથી Bx0I4π dl×r r r r3 થશે જેને હું 0 I4πdyy×xx yyx2y232 ના બરાબર લખી શકું છું નોંધો કે મારે અહીં પ્રાઈમ લખવાનું જરૂરી ન હતું પરંતુ હું અહીં પ્રાઈમ લખી શકું છું અહીં પ્રાઇમ સૂચવે છે કે અહીં હું સંકલન કરી રહ્યો છું અને જયાં પ્રાઇમ નથી ત્યાં હું ફિલ્ડની ગણતરી કરી રહ્યો છું આ મને આગળ0I4π ∞dy z xx2y232 આપે છે Bx0I4π ∞dy z xx2y232 અહીં તમે yxtan લઈને ખૂબ જ સરળતાથી સંકલન કરી શકો છો અને તમને અહીં જવાબ Bx 02πxI z મળશે તેથી આ પોઇન્ટ પર ફિલ્ડ z દિશામાં જાય છે કારણકે xyz છે જે કાગળમાંથી બહારની તરફની દિશા છે તેથી અહીં દિશા કાગળમાં અંદરની તરફની છે જો તમે આ પોઇન્ટ પર ગણતરી કરો તો બહારની તરફની દિશા આવશે કારણકે આ એક અનંત લંબાઈનો લાંબો વાયર છે અને આ પોઇન્ટ પર ખરેખર તે મહત્વનું નથી તેથી ફિલ્ડ અહીં અંદરની તરફ છે અને અહીં બહારની તરફનું છે અને તેનું મેગ્નીટ્યુડ 02πxz છે Bx 02πxI z બીજા ઉદાહરણ તરીકે ચાલો હું એક વાયરની રીંગ લઉં કરંટની એક રીંગ ધારો કે તે XY પ્લેનમાં છે તો આ X છે આ Y છે અને હું તેની z પોઇન્ટની ઊંચાઈ પરના બિંદુ પર ફિલ્ડની ગણતરી કરું છું અહીં કરંટ દિશામાં છે કારણકે આ દિશામાં છે સિલિન્ડ્રીકલ કોર્ડીનેટસ નો ઉપયોગ કરવો અહીં સરળ છે હવે ચાલો જોઈએ કે હું અહીં લાઈન એલિમેન્ટના કારણે પોઇન્ટ z પરના ફિલ્ડની ગણતરી કરું છું તો તમે સરળતાથી જોઈ શકો છો કે dlr કંઈક આના જેવું ફિલ્ડ આપશે ચાલો હું તેને અહીં બનાવું છું આ પોઇન્ટ મને આ દિશામાં ફિલ્ડ આપશે અને આ પોઇન્ટ પર કરંટ બહાર આવે છે આ મને આ દિશામાં ફિલ્ડ આપશે તેથી તે બે અંતિમ છેડા આ હોરિઝોન્ટલ કોમ્પોનેન્ટ ને કેન્સલ કરાવશે અને નેટ ફિલ્ડ z અક્ષ સાથે આ દિશામાં રહેશે તો ચાલો આપણે તેની ગણતરી કરીએ કે હું શું કરીશ હું અહીં z કોમ્પોનેન્ટની ગણતરી કરીશ અને તેને ઉમેરીશ આ અંતર r છે કરંટ I છે અને હું આ અંતર R2z2 બનશે આ ઊચાઈ z છે આ ખૂણો છે તેથી આ ખૂણો પણ બનશે તો અહીં કરંટની દિશા અને વેક્ટર r r એકબીજાને લંબરૂપ હોવાથી તમે જોઈ શકો છો કે z0I4πdl r rr r3 cos બનશે ચાલો હું આને ફરીથી કહું છું કે આ નાના એલિમેન્ટ્સને લીધેનું ફિલ્ડ લઈ રહ્યો છું અને તેનો ફક્ત z એલિમેન્ટ લઇ તેમને ઉમેરી રહ્યો છું આને આ રીતે લખી શકાય આ અંતર r rr r3 છે પરંતુ આપણે પહેલેથી જ કહ્યું છે કે આ મને dlR2z2આપશે કારણકે આ મને 1|r r|2 આપે છે cos RR2z2 બનશે તેથી આ મને 0I4πdlR2z2RR2z2 આપે છે જે 0I4π2πR RR2z232 ના બરાબર છે જે મને 0I2R2R2z232 આપશે અને અહીં ઉપરનું અડધું પ્લેન z દિશામાં છે જે તમે વેક્ટર પ્રોડક્ટ થી સરળતાથી જોઈ શકો છો RR2z2320I2R2R2z232 ચાલો આપણે આ સિલિન્ડ્રીકલ કોર્ડીનેટસ માટે કરીએ સિલિન્ડ્રીકલ કોર્ડીનેટસમાં dl એ R ના બરાબર છે તો B0I4πRd×zz Rrz2R232 છે જે મને 0I4πRdϕz2R232zrzR આપે છે આ જ જવાબ છે B0I4πRd×zz Rrz2R2320I4πRdϕz2R232zrzR0I2R2R2z232 હવે rd0 છે અને અન્ય સંકલન મને 2π આપે છે અને તેથી અંતિમ જવાબ 0I4πR×2π×RR2z232 આવે છે જે પહેલાના જવાબ મુજબ જ છે તો આપણે બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરીને ચુંબકીય ક્ષેત્ર મેળવવાના બે ઉદાહરણો હલ કર્યા જ્યાં આપણે પહેલા લાંબા વાયરને કારણે મળતા ફિલ્ડ અને પછી વાયરની રીંગને કારણે મળતા ફિલ્ડની ગણતરી કરી યાદ રાખો કે આ સમીકરણો ફક્ત ત્યારે જ માન્ય છે જ્યારે કરંટ સ્થિર હોય